ચાલો આપણે ફરીથી આક્રુતિ દોરીએ ઓકે તેથી આ ડેલ્ટામાં લાગુ થયેલ મારો VA છે હું ડેલ્ટા ગેપ એક્સાઈટેશન ધારી રહ્યો છું ચાલો આપણે આને 0 ની બરાબર z કહીએ અને બીજા એન્ટેના તત્વને અહીં d થી અલગ જગ્યા કહીએ પરંતુ તે એકબીજાના સમાંતર આ કેન્દ્ર ZB પર છે અને લંબાઈ LB છે ભૂમિતિ સ્પષ્ટ લંબાઈ LA લંબાઈ LB કરંટ IA છે કરંટ IB બરાબર છે હવે અહીં સિંગલ એન્ટેના કેસમાં જો તમને યાદ હોય કે મેં શું કર્યું હતું કે મારો કરંટ સ્ત્રોત z અક્ષ સાથે હતો અને મેં આ ત્રિજ્યાને અલગ કરવા માટે નિરીક્ષણ બિંદુ લીધું છે એક અલગ તેથી જ આ એક ચોરસ ત્યાં હતો અને આપણે આ ટાળવા માટે કરીએ છીએ શું ગ્રીન્સ ફંક્શન green's function સિન્ગ્યુલારિટી હું એન્ટેના ની સપાટી પર સમાન હોય તેવા પોઈન્ટ પસંદ કરી શક્યો હોત અને તે શક્ય છે અને આપણે એકવચન ઇન્ટિગ્રલ્સ સાથે વ્યવહાર કર્યો છે તેથી આ પરંતુ ગણિતને સરળ બનાવવા માટે આપણે સિંગલ તા ટાળવા માટે આ કર્યું હતું અહીં જો કે અહીં એક ચોક્કસ સમપ્રમાણતા ખૂટે છે કારણ કે મારો મતલબ છે કે બીજું એન્ટેના એક બાજુ છે તેથી હું સારું કરી શકતો નથી મારો મતલબ પ્રામાણિક હોવાનો મતલબ હું તમને જાણતા હોય તે d અંતરે લઈ જઈ શકતો નથી અને તે બિંદુ પર પરીક્ષણ કરી શકતો નથી તો મારો વૈકલ્પિક પ્રકાર શું છે સોર્સ પોઈન્ટ્સ અને ટેસ્ટિંગ પોઈન્ટ્સ માટે હું શું કરીશ તે ઉકેલ શું છે યાદ રાખો અહીં આ મારો સ્રોત હતો અને આ મારું પરીક્ષણ બિંદુ હતું તેથી અહીં મારી પાસે કોઈ વિકલ્પ નથી મારે સિંગલ તા સાથે જીવવું પડશે તેથી હું કરીશ કે જ્યાં કરંટ વહેતો હોય તે સ્થળ હશે જ્યાં હું પરીક્ષણ કરીશ હું ગ્રીન્સ ફંક્શન માં સિંગલ તા મેળવીશ હું તેનો સામનો કરીશ કોઈ સમસ્યા નથી પરંતુ હવે આપણે બ્રાઉન્ડ્રી કંડીશન થી શરૂઆત કરીએ જે આપણને માર્ગદર્શન આપશે તેથી ચાલો હું તેને ફરીથી લખું છું બ્રાઉન્ડ્રી કંડીશન ઉદાહરણ તરીકે સમીકરણ 1 છે તેથી સમીકરણ 1 મને આપશે હવે ચાલો આનું વન ટુ વન મેપિંગ કરીએ પ્રથમ ટર્મ શું બનશે તેથી ડાબી બાજુ માટે આ આપણુ ટૂંકું લખાણ છે તો ઇન્ટિગ્રલ્સ ક્યાંથી ક્યાં બને છે A પર સમાન એન્ટેના પર પ્રેરિત કરંટ ને કારણે આ ક્ષેત્ર છે તો સંકલનની મર્યાદા શું હોવી જોઈએ − LA2 થી LA2 આ કયો કરંટ હશે IA અથવા IB વિદ્યાર્થી IA IAz′ તેથી ચાલો કહીએ કે z′ એ સંકલન છે જે અહીં ઉપર અને નીચે જાય છે બરાબર Kz z′ dz′ આ A દ્વારા ઉત્પાદિત સ્કેટર્ડ ફીલ્ડ છે આગળ એન્ટેના B પર પ્રેરિત કરંટ દ્વારા ઉત્પાદિત ક્ષેત્ર છે તેથી સંકલનની મર્યાદા − LB2 થી LB2 જીવનને વધુ સ્પષ્ટ કરવા માટે હું બીજા કેટલાક કોઓર્ડિનેટ કહીશ કારણ કે આ એક ડમી ચલ છે પરંતુ ચાલો તેને એક અલગ પ્રતીક બનાવીએ અને Kz z′′ ઠીક છે આ z′ z′′ એ I પર સંબંધિત સંકલન છે અર્થ કહો કે z ની સાપેક્ષ B બરાબર − EizA તેથી આ આપણે ધારી રહ્યા છીએ ઉદાહરણ તરીકે ડેલ્ટા ગેપ અથવા તમે જે ઇચ્છો છો તે શું છે તે મહત્વનું નથી તે મારું પ્રથમ સમીકરણ છે બીજું સમીકરણ બને છે બીજું સમીકરણ કઈ બ્રાઉન્ડ્રી કંડીશન માંથી આવતું હશે આ વ્યક્તિ ફરક માત્ર એટલો જ છે તેથી અહીં 1 સેકન્ડ તેથી મારે અહીં એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે z કઈ જગ્યાનો છે આ બ્રાઉન્ડ્રી કંડીશન કયા z માટે મૂલ્યવાન છે z ∈ એ હવે મારે z ∈ B લેવો પડશે તેથી z ∈ B પ્રથમ પદ એ B પર પડતા A માં કરંટ દ્વારા ઉત્પાદિત ક્ષેત્ર છે તેથી આ સંકલન ની મર્યાદા − LA2 થી LA2 હશે B પર પડવું તે બરાબર છે તેથી મારી z એ B પર હશે પરંતુ z′ એ જે પણ કરંટ પ્રસારિત થઈ રહ્યો છે તેની ઉપર જવું પડશે તેથી આ થવાનું છે તો આ એ અભિવ્યક્તિ છે કે તમારે ફક્ત જે કહે છે તે અર્થઘટન કરવાનો પ્રયાસ કરવો જોઈએ ડાબી બાજુ ફક્ત ડાબી બાજુ જુઓ ડાબી બાજુ શું કહે છે હું તમને કહીશ કે કોઈપણ બિંદુ z પર ક્ષેત્ર શું છે જો હું આ ઈન્ટીગ્રલ હાથ ધરું છું બરાબર z′ કરંટ તત્વ પર ચાલે છે અને z એ જ્યાં છે અને હું તેને બાઉન્ડ્રી પર સરખાવી રહ્યો છું − Einc એ આ નો અર્થ છે અને યાદ રાખો આ વસ્તુ કેવી રીતે આવી તે G અને વિદ્યુતકરંટ ને સંલગ્ન કરીને આવ્યો જેણે મને A આપ્યો Aમાંથી મને E મળ્યો તેથી આ વિદ્યુત ક્ષેત્રની કિંમત છે જે કોઈપણ બિંદુ z છે અને તેને ઉકેલવા માટે હું તેને બાઉંડ્રી સાથે મેચ કરી રહ્યો છું તેથી તે જ રીતે આ કરંટ તત્વ A દ્વારા અમુક સ્થાન z પર ઉત્પન્ન થયેલ ક્ષેત્ર છે આ વત્તા આ તે છે જે કાં તો 0 અથવા ઘટના ક્ષેત્ર બનાવવામાં આવી રહ્યું છે વિદ્યાર્થી સર તેઓ બંને IA IB અજાણ્યા છે બંને IA IB બરાબર છે તેથી IA તે છે જે હું શોધવા માંગુ છું IA IB અજાણ્યા છે K એ આ ઑપરેટર સાથે ગ્રીન્સ ફંક્શન છે તેથી ∂2∂z2k2 એ G પર છે જે મારો K છે તે જટિલ લાગે છે પરંતુ તેનું મૂલ્યાંકન થઈ શકે છે બરાબર તેથી આપણે લગભગ ત્યાં છીએ તેથી ચાલો હું અહીં થોડા સબસ્ક્રિપ્ટો આ K અહીં મૂકી દઉં આ જમણી બાજુએ છે તેનો અર્થ એ છે કે સ્ત્રોત અને પરીક્ષણ K બિંદુ A હતા આ K માં સ્ત્રોત બિંદુ શું છે સ્ત્રોત બિંદુ એ K પર પડતું બીજું તત્વ છે અહીં સ્ત્રોત બિંદુ શું છે A એ B પર પડે છે આ B એ B પર પડે છે બરાબર તેથી નોટેશન એ અવલોકન બિંદુ માટે K સ્ત્રોત હતું જે અર્થઘટન યોગ્ય છે અન્યથા બધું K જેવું લાગે છે પરંતુ હકીકતમાં z′ માં z એ ડેસ્ટીનેશન સ્ત્રોતને અનુરૂપ છે તેથી સ્ત્રોત શું છે અને ડેસ્ટીનેશન શું છે તે ખૂબ જ સ્પષ્ટ રીતે યોગ્ય બનાવવા માટે છે તેથી KA→A અથવા KB→B માં મારી પાસે ગ્રીન્સ ફંક્શન છે જેમાં R છે તો R નું મૂલ્ય શું હશે R √z − z′2 or √z − z′′2 કારણ કે સેલ્ફ ટર્મ છે અને KA→B અથવા KB→A માં અહીં મારો R શું છે √d2 z − zB z′′2 મારે માત્ર જમણી વચ્ચેનું સાપેક્ષ અંતર શોધવાનું છે z ડબલ પ્રાઇમ − LB2 થી LB2 સુધી જાય છે તે અમુક મૂલ્ય zB દ્વારા સરભર કરવામાં આવે છે તેથી કરંટ તત્વ B પર આ નિરપેક્ષ z સંકલન છે અને કરંટ તત્વ A કોઈપણ રીતે z અક્ષ પર હતું શું આ z બરાબર હતું તેથી આ અંતર છે તેથી મારો મતલબ એ છે કે તે જટિલ નથી તેને ભૂમિતિને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં રાખવાની છે અને અહીં આ સમગ્ર બાબત આ પ્રથમ ટર્મમાં એક જોડી મેટ્રિક્સ સમીકરણમાં ઉકળે છે તો અહીં અજ્ઞાત શું છે IA અને IB તેથી IA ઉદાહરણ તરીકે આ આખી વસ્તુને અમુક FAA FBA તરીકે લખી શકાય અથવા ચાલો તેને AB કહીએ BA નો અર્થ થાય છે કારણ કે સ્ત્રોત થી અવલોકન પછી FAB FBB એકવાર તમે બધા મેટ્રિક્સ ની ગણતરી કરી લો મારો મતલબ છે કે ઇન્ટિગ્રલ IA IB એ h 0 બરાબર છે આ MoM પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા પછી છે તો આ પેટા મેટ્રિસિસનું કદ શું હશે તો F એ બધા પેટા મેટ્રિસિસ છે ઉદાહરણ તરીકે આ અથવા આનું કદ શું હશે વિદ્યાર્થી N ક્રોસ હા તો આ N A × N A હશે તેવી જ રીતે આ N B × N B હશે તો આ એકંદર મેટ્રિક્સ નું કદ શું છે કારણ કે મેં A ને N A તત્વો B માં N B તત્વોમાં અલગ કરી દીધું છે તેથી મને મોટું મેટ્રિક્સ મળે છે અને મેં ઉકેલી લીધો છે હા આ બધું કર્યા પછી મારો ઉદ્દેશ્ય શું હતો મેં આટલું સરસ ગણિત કર્યું છે મને કોઈક ઉકેલ મળ્યો છે મેં ઉકેલી લીધો છે તેને IA IB મળ્યો હવે શું મારો મૂળ ઉદ્દેશ્ય શું હતો વિદ્યાર્થી ડ્રાઇવિંગ પોઇન્ટ ઈમ્પિડ્ન્સ ડ્રાઇવિંગ પોઇન્ટ ઈમ્પિડ્ન્સ હું તે કેવી રીતે શોધી શકું તેથી હું શોધવા માંગુ છું ઉદાહરણ તરીકે ગ્રાન્ડ પ્રશ્નના સમાન ZAd વિદ્યાર્થી સર જમણી બાજુ શું છે છે જે આ વ્યક્તિના વેક્ટર સ્વરૂપમાંથી આવી રહ્યું છે તે અહીં તમામ પરીક્ષણ બિંદુ પર આવી રહ્યું છે જુઓ ZAd પછી બને છે કે હું આ પ્રશ્ન કયા તબક્કે પૂછું છું એન્ટેના ના કનેક્શન ટર્મિનલ્સ પર વિદ્યાર્થી A એ તેનો અર્થ એ કે આ બિંદુએ તો વોલ્ટેજ A ને શેના વડે ભાગ્યા વિદ્યાર્થી z નો I A 0 બરાબર છે તે બધું છે અને તે બધું શા માટે છે કારણ કે IA એ અન્ય ઑબ્જેક્ટ ની ગેરહાજરીમાં કરંટ નથી IA એ દરેક વસ્તુનો અન્ય ઉકેલ છે જે તમામ પરસ્પર જોડાણને ધ્યાનમાં લેવામાં આવ્યું છે તેથી હું આ સર્કિટ મોડલથી સહેજ અલગ નથી જ્યાં મારે પહેલા Z11 પછી Z12 અને અહીં કરંટ નો ગુણોત્તર શોધવાની જરૂર છે હું ઇનપુટ ટર્મિનલ પર કરંટ શોધવામાં આ સમસ્યાનો સીધો ઉકેલ લાવી રહ્યો છું જે મારા ડ્રાઇવિંગ પોઇન્ટ ઈમ્પિડ્ન્સ છે તેથી તમે તત્વ B વિના સમસ્યાનું નિરાકરણ કરીને પરસ્પર જોડાણ શોધી શકો છો તમને થોડો ઈમ્પિડ્ન્સ યોગ્ય રીતે મળે છે તેથી આ પ્રકાર બે એન્ટેના તત્વો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે પૂર્ણ કરે છે અને આ સંશોધનનો એક વિશાળ વિસ્તાર ખોલે છે હું તેનો અહીં ટૂંકમાં ઉલ્લેખ કરીશ તત્વ B એ કરંટ તત્વ હોવાને બદલે તમારી પાસે ઉદાહરણ તરીકે માનવ શરીર હોઈ શકે છે અને તમે તમારા એન્ટેના ના ઇનપુટ ઈમ્પિડ્ન્સ પર માનવ શરીરની ભૂમિકા શું છે તેનો અભ્યાસ કરવા માગો છો વડા તેથી તમારા માથા પર કેટલાક કરંટ ને પ્રેરિત કરો અને ઇનપુટ ઈમ્પિડ્ન્સ ને જમણે બદલો તેથી એન્ટેના ની અંદરની દરેક વસ્તુ તે કયા ઉદ્દેશ્યની નજીક છે તેના આધારે બદલાશે તેથી લોકોએ આનો ઉપયોગ માત્ર એક વાયર એલિમેન્ટની જેમ જ નહીં પરંતુ તેને એક જટિલ ઑબ્જેક્ટ બનાવવા માટે કર્યો છે તે શોધવા માટે કે ત્યાં પરસ્પર જોડાણ શું છે તેથી સામાન્ય રીતે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સમસ્યાઓ ખૂબ જ પડકારજનક છે કારણ કે આ પ્રેરિત કરંટ દરેક જગ્યાએ તરતા હોય છે અને જ્યારે ભૂમિતિ ખૂબ સામાન્ય હોય ત્યારે તેની સાથે વ્યવહાર કરવાની આ એક સખત રીત છે તે કોઈ ચોક્કસ વસ્તુ બરાબર હોવી જરૂરી નથી અને આ પ્રક્રિયાને તમે એન્ટેના એરેમાં અને જેમ ઇચ્છો તેટલા તત્વો N માટે સામાન્ય કરી શકાય છે તેથી અહીં ધ્યાન રાખવાની એકમાત્ર વસ્તુ એ છે કે આપણે ગ્રીન્સ ફંક્શન ને સિંગલ તા સાથે કામ કરવું પડશે કારણ કે હું સ્રોત અને પરીક્ષણ બિંદુઓને સમાન ધરી સાથે ઉપર રાખવા માટે પસંદ કરી રહ્યો છું વિદ્યાર્થી સર શું તે 2D ગ્રીન્સ ફંક્શન છે 3D ગ્રીન્સ ફંક્શન આના જેવું છે અહીં અમારી મૂળ સમસ્યા શું છે આ મારા 3D ગ્રીન્સ ફંક્શન શું હતું તે જાણો તેથી કરંટ તત્વ એક પરિમાણીય છે પરંતુ ઓછામાં ઓછા બે હા એક પરિમાણીય માત્ર z અક્ષ સાથે મર્યાદિત લંબાઈનો લાંબો છે તે ખૂબ જ પાતળો અને ત્રિજ્યા છે પરંતુ તે 3D અવકાશમાં ફેલાય છે તેથી જ હું 3D ગ્રીન્સ ફંક્શન નો ઉપયોગ કરી રહ્યો છું અને z નિર્દેશિત અને ખૂબ જ નાની ત્રિજ્યાની સરળ ધારણાઓ બનાવે છે જે વોલ્યુમ ઇન્ટિગ્રલ એક રેખા એક પરિમાણીય અવિભાજ્ય સુધી ઉકળે છે માત્ર એટલા માટે કે તેનું એક પરિમાણીય ઈન્ટીગ્રલ અંગ તમારે એવું ન વિચારવું જોઈએ કે તે 1D સમસ્યા છે તે એક પરિમાણીય તત્વ છે જે ત્રિ પરિમાણીય અવકાશમાં ફેલાય છે તેથી જ્યાં સુધી તમારો વાયર ખૂબ જ પાતળો છે આ ચોક્કસ છે વિદ્યાર્થી એ જ રીતે x y પોતે હા તેથી જ આ A સ્ક્વેર આવે છે હા મેં જે લખ્યું તે આ માટે જ હતું −z પાસે હોવું જોઈએ વિદ્યાર્થી તે એક z d છે વિદ્યાર્થી z છે હા તો તમે સાચા છો તેથી આ z ને બદલે આ zB z′′ હોવું જોઈએ તે જ તમે હા કહી રહ્યા છો વાસ્તવમાં હા આપણે એન્ટેના તત્વની સાપેક્ષ ફ્રેમમાં જવું પડશે તેથી જ્યાં સુધી તમે ખાતરી કરો કે z અને z′ સમાન છે ત્યાં સુધી મૂળ વસ્તુ પણ બરાબર છે જો z′ z અક્ષ પરના કરંટ પર પણ હોય અને z′′ પણ તે જ અક્ષમાં હોય તો સિંગલ તા ત્યાં હોવી જોઈએ